સ્વાગત છે અને આજે આપણે બીજી કેટેગરીના કોષો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે યુકેરીયોટ્સ છે હવે મારા છેલ્લા વર્ગમાં મેં પ્રોકેરિઓટ્સ વિશે વાત કરી હતી અને મેં તમને ગયા વખતે જે ઉલ્લેખ કર્યો હતો તે તે પ્રોકેરિઓટ્સ હતો અમે 2 પ્રકારના કોષો વિશે વાત કરી જે પ્રોકેરીયોટ્સ અને યુકેરીયોટ્સ છે અને અમે વાત કરી હતી કે આ 2 શ્રેણીઓ વચ્ચેનો તફાવત આનુવંશિક સામગ્રી ખરેખર કેવી રીતે વ્યવસ્થિત છે તેના પર આધારિત છે હવે જો કોઈને પ્રોકેરીયોટ્સ અને યુકેરીયોટ્સ વચ્ચેના કદના તફાવત વિશે યોગ્ય ખ્યાલ આવે તો તમે જોશો કે યુકેરીયોટ્સની તુલનામાં પ્રોકેરીયોટ્સ કદમાં એકદમ નાના હોય છે જે ઘણા મોટા હોય છે તેમની પાસે ખૂબ જ સરળ માળખું છે કારણ કે તમે તેને આ કાર્ટૂન માં જોઈ શકો છો જ્યારે યુકેરીયોટ્સમાં ઘણી વધુ જટિલતા હોય છે જ્યાં કોષ બહુવિધ વિભાગોમાં વિભાજિત થાય છે જેમ કે અહીં ન્યુક્લિયસ અને અન્ય ઘટકો હવે યુકેરીયોટિક કોષમાંનો આ દરેક વિભાગ પટલથી ઘેરાયેલો છે તેથી તે કોષ પટલમાં ઉમેરો જેવું છે જે સૌથી બાહ્ય પટલ છે આ બધા ઘટકો અથવા પેટાવિભાગો બદલામાં પટલથી ઘેરાયેલા હોય છે અને તેથી તેમને અંગો કહેવામાં આવે છે જે અંગ જેવા છે તેથી તમે પ્રોકેરીયોટ્સમાં જે જોયું હતું તે ડી તે ન્યુક્લિયોઇડ બોડીમાં છૂટથી ગોઠવાયેલું હતું પરંતુ ઉત્ક્રાંતિમાં પ્રથમ વખત યુકેરીયોટ્સમાં તમને જે જોવા મળે છે તે ડીએનએ ખૂબ જ સારી રીતે ગોઠવાયેલું છે અને તે ખૂબ જ સારી રીતે સુરક્ષિત છે તો યુકેરીયોટનો ખરેખર અર્થ શું છે મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે શબ્દને વિભાજીત કરો છો તો Eu નો અર્થ સાચો થાય છે જ્યારે મેં તમને ગયા વખતે કહ્યું હતું તેમ કેરિયન નો અર્થ સાચો છે તેનો અર્થ ન્યુક્લિયસ થાય છે તેથી સજીવોના આ જૂથમાં તમે પ્રથમ વખત ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત માળખું જુઓ છો જેને ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે અને તે આ ન્યુક્લિયસ છે જે આનુવંશિક સામગ્રી ધરાવે છે જે તેમાંના મોટાભાગનામાં ડીએનએ હોઈ શકે છે હવે યુકેરીયોટા અથવા યુકેરિયા ડોમેન તરીકે સજીવોના 4 મોટા જૂથનો સમાવેશ કરે છે જે પ્રોટિસ્ટ છે આ તે સ્થાન છે જ્યાં તમે અમીબા અને પેરેમેક્સિયમ જેવા અન્ય સજીવોનો સામનો કરશો જો તમે તમારા હાઇ સ્કૂલના વર્ગોમાં અભ્યાસ કર્યો છે તો તેમાં ફંગલ ડોમેનનો પણ સમાવેશ થાય છે જેમાં મશરૂમ્સ તમામ પ્રકારના ફૂલો અને બિન ફૂલોવાળા છોડનો સમાવેશ થાય છે જે યુકેરીયોટિક ડોમેન હેઠળ આવશે તેમજ તમામ પ્રાણીઓના કોષોનો સમાવેશ થાય છે તેથી યુકેરીયોટ્સ પ્રોકેરીયોટ્સથી વિપરીત પટલ બાઉન્ડ ઓર્ગેનેલ્સ ધરાવે છે અને હેતુ એ છે કે આ કોષને શ્રમનું વિભાજન કરવાની મંજૂરી આપે છે અને આપણે ગયા વખતે જોયું હતું તેમ પ્રોકેરીયોટ્સ મુખ્યત્વે અજાતીય રીતે પ્રજનન કરે છે પરંતુ પ્રોકેરીયોટ્સથી વિપરીત યુકેરીયોટ્સ પ્રજનનની જાતીય અને અજાતીય બંને રીત દર્શાવે છે તેથી ચાલો આપણે યુકેરીયોટિક કોષની કેટલીક મૂળભૂત રચનાઓથી શરૂઆત કરીએ અને તમને જે મળે છે તે યુકેરીયોટિક કોષનું સૌથી બાહ્ય આવરણ છે જેને તમે પ્લાઝ્મા મેમ્બ્રેન કહો છો હવે મેં તમને કહ્યું તેમ આ એક એવું લક્ષણ છે જે પ્રોકેરીયોટ્સ અને યુકેરીયોટ્સ બંને વચ્ચે સામાન્ય છે અને આ સૌથી બાહ્ય સ્તર છે જે કોષના બાહ્ય ભાગથી કોષના આંતરિક ભાગને અલગ પાડે છે હવે દરેક પ્લાઝ્મા મેમ્બ્રેન મોનોમેરિક એકમોનું બનેલું હોય છે જે બનાવવામાં આવે છે જેને ફોસ્ફોલિપિડ્સ વિથ કહેવામાં આવે છે તેમની પાસે ધ્રુવીય માથું અને બિનધ્રુવીય પૂંછડીઓ હોય છે અને તમને જે જાણવા મળે છે તે એ છે કે આ ફોસ્ફો વ્યક્તિગત એકમો એકસાથે ગોઠવાય છે અને તેઓ એક પોલિમરિક સંકુલ રચે છે જેને તમે પ્લાઝ્મા મેમ્બ્રેન કહો છો અને રસપ્રદ બાબત એ છે કે તે માત્ર લિપિડ્સનું બનેલું નથી જે ફોસ્ફોલિપિડ્સ છે નિયમિત ધોરણે જો તમે પ્લાઝ્મા મેમ્બ્રેનની રચના જુઓ તો તમને લાગે છે કે તે અહીં અને ત્યાં પ્રોટીન દ્વારા ખૂબ જ રેન્ડમ ફેશનમાં એકબીજા સાથે જોડાયેલા છે તે લગભગ મોઝેઇક ટાઇલ્સ જેવું છે જે તમે તમારા ઘરોમાં શાસ્ત્રીય રીતે જુઓ છો જેમાં કોઈ ચોક્કસ પેટર્ન નથી તમારી પાસે ફક્ત આ પ્રોટીનની મોઝેઇક વ્યવસ્થા છે તેથી આ પટલમાં 2 લાક્ષણિકતાઓ છે એક પ્રોટીન અને આ પ્રોટીનની મોઝેઇક ગોઠવણી કંઈ પણ હોઈ શકે છે આ પ્રોટીન રિસેપ્ટર્સ હોઈ શકે છે જે બહાર શું થઈ રહ્યું છે તે સમજી શકે છે અને પછી અંદરની માહિતીને રિલે કરી શકે છે આ પ્રોટીન ગેટકીપર્સ હોઈ શકે છે જે ફક્ત ચોક્કસ સામગ્રીને બહારથી અંદર પ્રવેશવાની મંજૂરી આપશે તેથી પ્લાઝ્મા મેમ્બ્રેનનો સંપૂર્ણ અને એકમાત્ર હેતુ તે પસંદગીયુક્ત અવરોધ પૂરો પાડવાનો છે અને ગેટકીપર તરીકે કાર્ય કરે છે તે સુનિશ્ચિત કરશે કે જે અંદર જવા દેવામાં આવે છે અથવા જેને કોષની બહાર જવા દેવામાં આવે છે તે જ આ અવરોધમાંથી પસાર થાય છે અન્યથા નહી તેથી પટલ અને પટલની રચના વિશે યાદ રાખવાનાં 2 મુખ્ય પાસાં છે તે એ છે કે તે લિપિડ અને ફોસ્ફોલિપિડ્સ તરીકે ઓળખાતા એકમોના બનેલા છે એટલું જ નહીં આ લિપિડ પણ છે પ્રકૃતિમાં ખૂબ જ પ્રવાહી આ દરેક મોનોમર્સ એવું લાગે છે કે તેઓ એક સાથે ગોઠવાયેલા છે અને તેઓ શાબ્દિક રીતે ગમે તે રીતે હલનચલન કરી શકે છે અને તે તેના આકારને બદલવાની એક બિંદુને બીજા બિંદુ તરફ ખસેડવાની ક્ષમતા માટેનો જડ છે તેમ છતાં તે પસંદગીયુક્ત અવરોધ ગુણધર્મ જાળવી રાખે છે ઉદાહરણ તરીકે જો તમારી પાસે અમીબા હોય અને જો અમીબા પોતાનો આકાર બદલીને આગળ વધવા માંગે છે તો આકારમાં આ ફેરફાર શક્ય છે કારણ કે પટલ સંકોચાઈ શકે છે અને સરળતાથી ફરીથી ગોઠવી શકે છે કારણ કે આ વ્યક્તિગત ફોસ્ફોલિપિડ મોનોમર્સ સંક્રમણ કરી શકે છે તેથી તેઓ ખરેખર પ્રવાહી પ્રકૃતિના છે અને પ્રકૃતિમાં પ્રવાહી હોવા છતાં તેઓ બહુવિધ પ્રોટીનને કારણે પસંદગીના અવરોધ ગુણધર્મો જાળવી રાખે છે જે મેમ્બ્રેન સ્ટ્રક્ચર માં એકબીજા સાથે જોડાયેલા હોય છે તેથી તમે જોશો કે પટલમાં પ્રવાહી મોઝેઇક માળખું હોય છે અને આ પ્લાઝ્મા પટલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ધ્રુવીય હેડ્સ હાઇડ્રોફિલિક હોય છે તેથી બાહ્ય ધાર માથા હાઇડ્રોફિલિક હોય છે જ્યારે પૂંછડીઓ જે લાંબી ફેટી એસિડ સાંકળો હોય છે તે હાઇડ્રોફોબિક હોય છે તેથી તે લગભગ એવું છે કે જ્યારે તેઓ જલીય વાતાવરણમાં બેઠા હોય છે ત્યારે તેઓ 2 સ્તરો બનાવે છે તેથી જ તમે તેને બાયલેયર કહો છો હાઇડ્રોફિલિક છેડા કોશિકાની બહાર અથવા કોશિકાની અંદર સાઇટોપ્લાઝમ તરફ જલીય વાતાવરણના સંપર્કમાં આવે છે જ્યારે હાઇડ્રોફોબિક છેડા એકસાથે આવે છે તેથી આ એક ખૂબ જ સરસ અવરોધ બનાવે છે જો તમે કોઈ પણ પદાર્થના થર્મોડાયનેમિક્સ પર નજર નાખો તો તમને જાણવા મળે છે કે જો ત્યાં હાઇડ્રોફિલિક મોલેક્યુલ છે અને તેને બહારથી અંદર સુધી તેની પહોંચ મેળવવી પડે છે સિવાય કે તે હાઇડ્રોફોબિક ઝોનના આ અવરોધને પાર ન કરે ત્યાં સુધી તે તેમાંથી પસાર થઈ શકતું નથી અને તેમાંથી પસાર થવાનો એક માત્ર રસ્તો એ છે કે જો આસપાસ ક્યાંક દરવાજો હોય અને આ દરવાજો પ્રોટીનનો બનેલો હોય જેમ કે મેં અગાઉ જણાવ્યું હતું તેથી કોઈપણ યુકેરીયોટિક અથવા પ્રોકેરિયોટિક કોષનું સૌથી બાહ્ય આવરણ પ્લાઝ્મા પટલ છે પરંતુ તે પછી આખું પ્લાઝ્મા મેમ્બ્રેન પોતાને પકડી શકતું નથી જ્યાં સુધી તેને એક સાથે રાખવા માટે કંઈક ન હોય ત્યાં સુધી તે તૂટી જશે અને આ પ્લાઝ્મા મેમ્બ્રેન અનિવાર્યપણે વિવિધ પ્રકારના પાલખ પર બેસે છે હું કહીશ તંતુમય પ્રોટીન અથવા પાલખ તેના પાલખ પર તમે શાબ્દિક રીતે તેને વાયરના મેશવર્કની જેમ કલ્પના કરી શકો છો જેના પર આ પટલ બેઠું છે અને આ બનાવે છે જેને આપણે સાઇટોસ્કેલેટન કહીએ છીએ તેથી તમારી પાસે જે છે તે કોષનો આંતરિક ભાગ છે જે પ્રવાહી ગોઠવણનો બનેલો છે અને તે જ આપણે પ્રોકેરીયોટ્સમાં પણ જોયું છે જે એક સાયટોપ્લાસમ છે અને પછી પ્લાઝ્મા મેમ્બ્રેન પ્રકાર વિવિધ તંતુઓના આ પાલખ પર આધાર રાખે છે અને જેને તમે સાઇટોસ્કેલેટન કહો છો હવે ત્યાં 3 જુદા જુદા પ્રકારના સાઇટોસ્કેલેટલ તત્વો છે અને તે નોંધવું રસપ્રદ છે કારણ કે આ દરેક તત્વો અલગ અલગ તાણ શક્તિ ધરાવે છે અને તે દરેક કોષને અલગ કઠોરતા પ્રદાન કરશે તેથી તમારી પાસે માઇક્રોફિલામેન્ટ્સ તરીકે ઓળખાતી કંઈક હશે જે એક્ટિન તરીકે ઓળખાતા નાના પ્રોટીનના પોલિમરના હેલિકલ નાના વિસ્તરણ છે તેથી આ એક્ટિન મોનોમર્સ તેથી અહીં દરેક વર્તુળ એક્ટિન મોનોમર છે તેઓ હેલિકલ ગોઠવણીમાં ગોઠવે છે અને તે કોષની અંદર આ અત્યંત લવચીક તંતુઓ બનાવે છે તેથી જો કોઈ કોષને બહારથી અમુક પ્રકારના બાહ્ય દબાણનો અનુભવ થયો હોય અને કોષને સંકોચન કરવાની જરૂર હોય ઉદાહરણ તરીકે આ સંકોચન શક્ય બનશે તો એક્ટિન રેસાઓને આભારી છે માઇક્રોફિલામેન્ટ્સ ઉપરાંત ત્યાં થોડા વધુ જાડા તંતુઓ હોય છે જેને માઇક્રોટ્યુબ્યુલ્સ કહેવામાં આવે છે આ લગભગ હોલો સળિયાઓ છે અને દરેક સળિયા બદલામાં નાના એકમોનો બનેલો હોય છે જ્યાં દરેક એકમ નળાકાર રીતે ગોઠવે છે તેથી તે હોલો નળાકાર સળિયા જેવું છે જે માઇક્રોફિલામેન્ટ્સ કરતા વધુ કડક હોય છે તેથી તે પણ મદદ કરે છે તેથી આ આકૃતિમાં ઉદાહરણ તરીકે તમે જોશો કે આ સીધી પાતળી રેખાઓ માઇક્રોફિલામેન્ટ્સ છે જ્યારે આ સળિયા જેવી રચનાઓ માઇક્રોટ્યુબ્યુલ્સ છે હવે સુંદરતા એ છે કે એક્ટીન મોનોમર્સની જેમ માઇક્રોફિલામેન્ટ્સની જેમ જ માઇક્રોટ્યૂબ્યુલ્સ બીજા પ્રોટીનથી બનેલા હોય છે જેને ટ્યુબ્યુલિન કહેવામાં આવે છે અને અહીંનું દરેક વર્તુળ તમને એક ટ્યુબ્યુલિન બતાવે છે તો આ ટ્યુબુલિન કેવી રીતે ગોઠવે છે અહીં મહત્ત્વની વાત એ છે કે દરેક નલીબ્યુલિન મણકાની હારમાળાની જેમ રેખીય ઢબે ગોઠવે છે તે સમજવું તેથી હું ઇચ્છું છું કે તમે દરેક ટ્યુબ્યુલિનની કલ્પના કરો મણકા બનો અને જો તમે તેમને એકબીજા સાથે રેખીય રીતે જોડો છો તો તે મોતીની માળા અથવા માળાની માળા જેવું છે હવે આવી ૧૩ દોરીઓ લો અને તેને નળાકાર હોલો સિલિન્ડરના સ્વરૂપમાં ગોઠવો તે જ એક માઇક્રોટ્યૂબ્યુલ છે તેથી માઇક્રોફિલામેન્ટની તુલનામાં આ થોડા વધુ કઠોર હોય છે પરંતુ પછી માઇક્રોફિલામેન્ટ્સ વધુ લવચીક હોય છે ફરીથી રસપ્રદ અને મહત્ત્વની બાબત એ છે કે તેઓ આ વ્યક્તિગત મોનોમર્સ ના બનેલા હોવાથી તંતુઓના આ બે જૂથો માટે ટૂંકી સૂચના પર એકઠા થવું અને તેને અલગ કરવું ખૂબ જ સરળ છે તમે જાણો છો કે તમે આને શાબ્દિક રીતે લેગો રમકડાંના સમૂહ તરીકે કલ્પના કરી શકો છો જ્યાં લેગોનો દરેક નાનો ટુકડો એક માળખું રચવા માટે એકસાથે આવી શકે છે અને જ્યારે તે અવ્યવસ્થિત કરવા માંગે છે ત્યારે તેઓ ફક્ત જાય છે ત્યારે તમે તેમને ફક્ત અલગ કરી શકો છો જ્યારે તમારી પાસે આ નાના અણુઓ નાના મણકા તરીકે એકસાથે આવે છે ત્યારે વધુ સારું શું છે જો તેમને ફિલામેન્ટ બનાવવાની જરૂર હોય અને પછી જો વધુ જરૂર ન હોય તો છૂટા પડી જાય છે અને તે પ્લાઝ્મા મેમ્બ્રેનની પ્રવાહી ક્ષમતાની સાથે આ સાઇટોસ્કેલેટન છે જે કોષને સંકોચન અને આરામ કરવાની મંજૂરી આપે છે અને તંતુઓનો ત્રીજો વર્ગ મધ્યવર્તી તંતુઓ છે હવે માઇક્રોફિલામેન્ટ્સ અને માઇક્રોટ્યુબ્યુલ્સથી વિપરીત મધ્યવર્તી તંતુઓ દોરડા જેવા હોય છે તમે તેને નાયલોનના દોરડા તરીકે કલ્પના કરી શકો છો જે ટ્વિસ્ટેડ હોય છે અને તેમાં માઇક્રોફિલામેન્ટ્સ અથવા માઇક્રોટ્યુબ્યુલ્સ કરતા ઘણી વધારે તાણ ક્ષમતા હોય છે તેથી કોષના એવા પ્રદેશોમાં જ્યાં વધુ કઠોરતાની જરૂર પડે છે ત્યાં તમે જોશો કે કોષમાં મધ્યસ્થી ફિલામેન્ટ્સ હોય છે તો ચાલો હું તેને ફરીથી રજૂ કરું સાઇટોસ્કેલેટન એ પાલખ અથવા માળખું છે જેના પર પ્લાઝ્મા પટલ આરામ કરે છે અને તે કોષના સમગ્ર આકારને એક સાથે રાખે છે તેમાં 3 જુદા જુદા પ્રકારના ઘટકો હોય છે માઇક્રોફિલામેન્ટ્સ જે સૌથી વધુ લવચીક હોય છે ત્યારબાદ માઇક્રોટ્યુબ્યુલ્સ આવે છે જે સહેજ વધુ કઠોર હોય છે પરંતુ તે હોલો ટ્યુબ્સ હોલો નળાકાર નળીઓ છે અને પછી યાંત્રિક ફેરફારો સામે સૌથી વધુ પ્રતિરોધક મધ્યવર્તી ફિલામેન્ટ્સ છે તેથી રેસાઓનું આ 3 જૂથ કોશિકાને એક સાથે જકડી રાખે છે અને ખાસ કરીને માઇક્રોફિલામેન્ટ્સ અને માઇક્રોટ્યૂબ્યુલ્સ માટે સરળતાથી એસેમ્બલ અને ડિસેમ્બલ કરવાની તેમની ક્ષમતાને કારણે કોષ માટે ઝડપથી એસેમ્બલ થવાનું અથવા તેના આકારને બદલવાનું અને ફરીથી એસેમ્બલ કરવાનું શક્ય છે ઉદાહરણ તરીકે જો તમારી પાસે અહીં અમીબા બેઠેલું હોય અને અમીબાને આગળ વધવાની જરૂર હોય તો શું થશે એક્ટિનના આ બધા મોનોમર્સ પછી ગોઠવવાનું શરૂ કરશે અને અમીબાની આગળની ધાર તરફ ધકેલવાનું શરૂ કરશે તેથી જે થાય છે તે એ છે કે તેઓ વ્યક્તિગત મોનોમેરિક એકમો તરીકે અસ્તિત્વમાં હતા જો જરૂર પડે તો તેઓ તરત જ સળિયા તરીકે ગોઠવે છે અને કોષને આગળ ધકેલે છે તેથી સાઇટોસ્કેલેટનના આ ગુણધર્મને કારણે આ શક્ય છે અને એક વખત તે આગળ વધી જાય અને કાર્ય પૂર્ણ થઈ જાય પછી તે જ તંતુઓ મોનોમેરિક એકમોમાં પાછા વિભાજિત થઈ જશે અને આકાર બદલાશે તેથી કોષોને તેમનો આકાર બદલવા માટે સાઇટોસ્કેલેટલ તત્વોને કારણે તે સરળતાથી શક્ય છે હવે ચાલો આપણે પ્રોકેરીયોટ્સ અને યુકેરીયોટ્સ વચ્ચેના સૌથી વિશિષ્ટ લક્ષણોમાંના એક પર આવીએ અને તે છે ન્યુક્લિયસ હવે યુકેરીયોટ્સના કિસ્સામાં ન્યુક્લિયસ વધુ સારી રીતે વ્યાખ્યાયિત થયેલ છે કારણ કે ડીએનએ ખૂબ જ સારી રીતે ગોઠવાયેલું છે મારો કહેવાનો અર્થ એ છે કે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જો તમે ખરેખર એક છેડેથી છેડા સુધી માપવાના હો તો વિસ્તૃત ડીએનએ અણુઓની લંબાઈ માનવીઓમાં આપણને કહેવા દો તે ઓછામાં ઓછી 2 મીટર લાંબી હશે અને તેમ છતાં તમે જોશો કે આ ફાઇબર જે માનવામાં આવે છે કે 2 મીટર લાંબુ છે અને તેમાં તમારી સંપૂર્ણ માહિતી કોડેડ છે તે કોમ્પેક્ટ થઈને એક કોષની અંદર સંગ્રહિત થાય છે જેનો વ્યાસ લગભગ 10 થી 20 માઇક્રોન છે હવે તે કેવી રીતે શક્ય છે હવે તે શક્ય છે કારણ કે ડીએનએ ફરીથી સંગઠિત થાય છે અને ફરીથી ફોલ્ડ થાય છે તે એવું છે કે તમે ઊનનો દોરો લો છો અને પછી તમે તેને વળાંક આપવાનું શરૂ કરો છો અને પછી તેને ઉનનો દડો બનાવો છો અને પછી પ્રોટીનના વર્ગની મદદથી તેને વધુ કોમ્પેક્ટ કરો છો જેને તમે ક્રોમેટીન કહો છો તેથી યુકેરીયોટ્સના કિસ્સામાં ડીએનએને ક્રોમેટિનમાં ગોઠવવામાં આવે છે અને આ ક્રોમેટિન કોષ વિભાજન સમયે રંગસૂત્રો રચવા માટે ઢીલું પડી જાય છે કોષ વિભાજન વિશે આપણે પછી વાત કરીશું તેથી પ્રોકેરીયોટ્સથી વિપરીત જેમાં સિંગલ સર્ક્યુલર ડીએનએ હોય છે અહીં યુકેરીયોટ્સના કિસ્સામાં ડીએનએ વધુ જટિલ છે અને તેથી ડીએનએ વધુ સારી રીતે ગોઠવાયેલું છે અને તે વ્યવસ્થિત છે પ્રોટીન ડી સંકુલની સહાયથી જેને તમે ક્રોમેટીન કહો છો અને આ ક્રોમેટીન ન્યુક્લિયસ અને ન્યુક્લિયસની અંદર ખૂબ જ સારી રીતે ગોઠવાયેલું હોય છે અને સમગ્ર આનુવંશિક પદાર્થ પછી પટલ ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચરથી ઘેરાયેલો હોય છે જેને તમે ન્યુક્લિયર પરબિડીયું કહો છો પછી બીજી વસ્તુ જે જોવા મળે છે તે એ છે કે આ ન્યુક્લિયસ એકલતામાં અસ્તિત્વમાં નથી આ ન્યુક્લિયસને બાકીના કોષ સાથે પ્રત્યાયન કરવું પડે છે અને તે આમ કરે છે કારણ કે સમગ્ર ન્યુક્લિયસમાં અસંખ્ય છિદ્રો હોય છે જેને તમે પરમાણુ છિદ્રો કહો છો તેથી આ ગેટકીપર્સ છે અને આ તે ચેનલો છે જેના દ્વારા સામગ્રી ન્યુક્લિયસમાં આગળ વધી શકે છે અથવા બહાર નીકળી શકે છે આ ઉપરાંત તમે જોશો કે ન્યુક્લિયસમાં રહેલું ક્રોમેટિન સંક્ષિપ્ત થાય છે અને તે બહુવિધ માળખાં અને સ્વરૂપોમાં સંક્ષેપિત થાય છે અને પછી કેન્દ્રમાં તમારી પાસે આ અત્યંત કોમ્પેક્ટેડ ક્રોમેટિન પદાર્થ હોય છે જેને તમે ન્યુક્લિઓલસ કહો છો અને તે અહીં ન્યુક્લિયોલસમાં છે કે રિબોસોમ્સ અમે છેલ્લા વિડિઓમાં પણ રિબોસોમ્સ વિશે વાત કરી હતી જ્યાં મેં તમને કહ્યું હતું કે આ તે મશીનરીઓ છે જે ખરેખર પ્રોટીનના સંશ્લેષણનું કામ કરે છે તેથી તમને જે મળે છે તે એ છે કે આ પ્રોટીન સંશ્લેષણ મશીનરી ખરેખર ન્યુક્લિઓલસમાં ઉત્પન્ન અને એસેમ્બલ થાય છે તેથી પ્રોકેરીયોટ અને યુકેરીયોટ વચ્ચેનો આ મુખ્ય તફાવત રહ્યો છે કે શું ડીએનએ વધુ કોમ્પેક્ટ છે અને તે વધુ કોમ્પેક્ટ છે તેનું કારણ એ છે કે અહીં જે પ્રોકેરીયોટ્સ હેપ્લોઇડ છે તેનાથી વિપરીત તમને માતાપિતા પિતા અને માતા બંનેના સેટના જનીનો મળી રહ્યા છે તેથી તમે જોશો કે બધા યુકેરીયોટ્સ દરેક જનીન માટે ડિપ્લોઇડ છે તમારી પાસે ૨ નકલો છે એક પિતા પાસેથી આવે છે અને બીજી માતા પાસેથી આવે છે તેથી પ્રોકેરીયોટ્સ અને યુકેરીયોટ્સ વચ્ચે આનુવંશિક સામગ્રીની ગોઠવણી વચ્ચેનો આ મૂળભૂત તફાવત છે હવે ચાલો આપણે બીજા એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ પર આવીએ જે યુકેરીયોટિક કોષમાં હાજર છે અને તે છે મિટોકોન્ડ્રિયા હવે મિટોકોન્ડ્રિયાને કોષના પાવરહાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મેં અગાઉ પણ જણાવ્યું છે તેમ જ્યારે તમે કોઈ પણ જીવન પ્રવૃત્તિ કરવા માંગતા હો ત્યારે જીવન પ્રવૃત્તિને ઊર્જાની જરૂર પડે છે અને ત્યાં ઊર્જાનું ઉત્પાદન થવું પડે છે અને જીવંત વિશ્વના કિસ્સામાં ઊર્જા અથવા ચલણ એ એટીપી નામનો આ અણુ છે હવે આ ઊર્જા ચલણને સતત સંશ્લેષણ કરવું પડે છે અને અન્ય પ્રક્રિયાઓ થાય તે માટે બાકીના કોષને સપ્લાય કરવું પડે છે તેથી આવું ખરેખર થાય છે ઊર્જા ઉત્પાદનની આ પ્રક્રિયા મિટોકોન્ડ્રિયામાં થાય છે અને તે ફરીથી ખૂબ જ વિશિષ્ટ અંગ છે તે ફરીથી એક ડબલ મેમ્બ્રેન ઓર્ગન છે તેમાં બાહ્ય પટલ છે એક આંતરિક પટલ છે અને તમે પ્રથમ વખત રસપ્રદ રીતે જે નોંધ્યું છે તે એ છે કે આંતરિક પટલમાં બહુવિધ ફોલ્ડિંગ્સ હોય છે અને તે કોઈ હેતુ વિના નથી આ ફોલ્ડિંગ નું એક કારણ છે અને હું તેની પાસે પાછો આવીશ તમે જોશો કે બાહ્ય પટલથી વિપરીત આંતરિક પટલ ઘણી વધારે ઇન્વેગિનેશન ધરાવે છે અને તે કણોના સમૂહથી જડિત હોય છે જેને F0 F1 કણો તરીકે ઓળખવામાં આવે છે તે આ કણ અથવા એફ0 એફ1 છે તે એટીપી સંશ્લેષણ એન્ઝાઇમ સિવાય બીજું કશું જ નથી જેને એટીપી સિન્થેસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તમે જોશો કે જ્યારે તમારી પાસે આંતરિક પટલનું આટલું બધું ઇન્વેગિનેશન હોય છે અને આ આંતરિક પટલનો દરેક ખૂણો આ કણ દ્વારા જડિત થઈ જાય છે ત્યારે તે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરે છે અને તે કામ કરવા માટે આ એટીપી સિન્થેસનું પૂરતું સ્થાન પૂરું પાડે છે તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે હું મશીનરીમાં નહીં પડું જો તમને રસ હોય તો તમે મિટોકોન્ડ્રિઅલ શ્વસનના વિષયો પર હંમેશાં ધ્યાન આપી શકો છો તો તે સ્પષ્ટ થઈ જશે કે આ એટીપી સિન્થેસ કેવી રીતે કાર્ય કરે છે પણ હું એક વાતનો આગ્રહ રાખીશ આંતરિક પટલ મિટોકોન્ડ્રિયાના બાહ્ય પટલની તુલનામાં ખૂબ જ અભેદ્ય છે અને આ 2 મેમ્બ્રેન વચ્ચે જે સ્પેસ હોય છે તે એટીપી સંશ્લેષણમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને આ જગ્યાને ઇન્ટર મેમ્બ્રેન સ્પેસ કહેવામાં આવે છે તમને એ પણ જાણવા મળ્યું છે કે મિટોકોન્ડ્રિયા માં સાયટોપ્લાસમ જેવા મિટોકોન્ડ્રિયાના આંતરિક ભાગમાં પ્રવાહી વ્યવસ્થા હોય છે જેમાં ઘણી બધી રિબોસોમ્સ હોય છે તેનું પોતાનું ડીએનએ હોય છે તેથી મિટોકોન્ડ્રિયામાં તેના પોતાના ડીએનએ હોય છે અને તેની પોતાની પ્રોટીન સંશ્લેષણ કરતી મશીનરી હોય છે તમને તે મિટોકોન્ડ્રિયાના વિભાગમાં હાજર અથવા સ્થગિત જોવા મળે છે જેને મેટ્રિક્સ કહેવામાં આવે છે તેથી મિટોકોન્ડ્રિયા તેનો એકમાત્ર હેતુ એટીપી ઊર્જાનું ઉત્પાદન કરવાનો છે અને તેનું માળખું ખૂબ જ રસપ્રદ છે કારણ કે તેનું પોતાનું ડીએનએ છે તેનું પોતાનું રિબોસોમ્સ પણ છે અને જ્યારે આપણે યુકેરીયોટ્સના મૂળ વિશે વાત કરીશું ત્યારે હું ફરીથી આના પર પાછો આવીશ પછી આપણે કોષોના અન્ય ભાગો તરફ જોઈએ છીએ તેથી આ સ્લાઇડમાં કોષનું આંતરિક ભાગ છે અને તમે અહીં જે જોઈ શકો છો તે એ છે કે જો આ ન્યુક્લિયસ હોત તો જો આ ન્યુક્લિયસ હોત તો પરમાણુ સીમામાંથી બહારની તરફ જતા તમને પટલની આખી ચેનલ પ્લાઝ્મા મેમ્બ્રેન સુધી વિસ્તરતી દેખાશે તેથી પ્લાઝ્મા મેમ્બ્રેન અહીં ક્યાંક હશે અને તમે જે જુઓ છો તે એ છે કે આ પટલના આ સમગ્ર મેશવર્કને એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં પેટાવિભાગોનો સમાવેશ થાય છે તે પરમાણુ પરબિડીયાની બાજુમાં જ હોય છે 2 પ્રકારની મેમ્બ્રેન બેગ્સ બેગનો એક સેટ જે તેમની બાહ્ય સપાટી પર રિબોસોમ્સ સાથે જડિત હોય છે બેગનો બીજો સેટ જેમાં રિબોસોમ્સ હોતા નથી અને જે અવલોકન કરવામાં આવે છે બેગનો આ સેટ અથવા ચેનલોના નેટવર્કનો આ સેટ તે છે જેને તમે એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ કહો છો અને આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પ્રોટીન પ્રોસેસિંગમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી અમે કેન્દ્રીય વિષયો વિશે વાત કરી હતી જે ડીએનએ દ્વારા વાંચવામાં આવે છે અને અનુવાદિત ડીએનએ આરએનએમાં રૂપાંતરિત થાય છે જ્યાં ડીએનએમાંથી માહિતીને ડીકોડ કરે છે અને તેને ડીકોડ કર્યા પછી તે પછી તેને પસાર કરે છે અને તેને એક ઉત્પાદનમાં અનુવાદિત કરે છે જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ હવે એક વખત પ્રોટીનનું સંશ્લેષણ થઈ ગયા પછી પ્રોટીનમાં વધુ ફેરફાર થઈ શકે છે અને તેને ટેગ પણ કરી શકાય છે ઉદાહરણ તરીકે કોષને કેવી રીતે ખબર પડશે કે અહીં જે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે તેનો સ્ત્રાવ કરવાની જરૂર છે અથવા પ્રોટીનને મિટોકોન્ડ્રિયામાં મૂકવાની જરૂર છે જેથી આ અંગોમાં ટેગિંગની પ્રક્રિયા પોસ્ટલ ટેગિંગ થાય છે તેથી તે અંશત એન્ડોપ્લાઝ્મિક રેટિક્યુલમ માં થાય છે અને પછી આગળની ફાઇન પ્રોસેસિંગ ગોલ્ગી સંકુલમાં થાય છે ગોલ્ગીના અંતિમ છેડે આ 2 અંગો એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અને ગોલ્ગીમાં પ્રક્રિયા થાય છે એટલું જ નહીં તમે નિરીક્ષણ કરવાનું શરૂ કરો છો કે એકવાર ઉત્પાદન જેને આપણે કહીએ છીએ કે કાર્ગોનું સંશ્લેષણ કરવામાં આવ્યું છે હવે આ કિસ્સામાં કાર્ગો બીજું કશું જ નહીં પણ પ્રોટીન અને પ્રોસેસ્ડ પ્રોટીન છે એક વખત પ્રોટીનનું સંશ્લેષણ થઈ જાય તેના પર પ્રક્રિયા થઈ જાય પછી તે પેકેજ થવા માંડે છે તે લગભગ એક એસેમ્બલી લાઇન જેવું હોય છે જ્યાં વસ્તુઓ પેક થઈ જાય છે અને પછી તેને વર્ગીકૃત કરીને સંબંધિત સ્થળોએ મોકલવાની જરૂર પડે છે પ્રોટીનનું આ પ્રકારનું વર્ગીકરણ અને પ્રોટીનને કોષની અંદર સંબંધિત સ્થળોએ મોકલવું તે પ્લાઝ્મા મેમ્બ્રેન હોઈ શકે છે તે મિટોકોન્ડ્રિયા હોઈ શકે છે તે અન્ય કોઈ પણ ઓર્ગેનેલ હોઈ શકે છે જે ગોલ્ગી સંકુલમાં થાય છે કારણ કે ગોલ્ગી સંકુલના અંતિમ છેડાથી કાર્ગો નાના માળખામાં પેક થાય છે જેને તમે વેસિકલ્સ કહો છો અને તે આ વેસિકલ્સ છે જે ફેરી જેવી છે જે પછી કાર્ગોને કોષના વિવિધ ભાગોમાં લઈ જશે તેથી હું એન્ડો મેમ્બ્રેન સિસ્ટમને કોષના તે ભાગ તરીકે સંક્ષેપિત કરી શકું છું જેમાં પ્રોટીનના સંશ્લેષણ અને પ્રક્રિયા માટે એસેમ્બલી લાઇન છે ગુણવત્તા નિયંત્રણની તપાસ કરે છે પરંતુ તે વિભાગ અથવા પોસ્ટલ વિભાગ પણ છે જ્યાં સરનામાંઓ પ્રોટીન પર ચિહ્નિત થયેલ પ્રોટીન પર ચિહ્નિત કરવામાં આવે છે જે પ્રોટીનને છટણી કરે છે અને તે ડિલિવરી સિસ્ટમ પણ છે અને પરિણામે તમે જે શોધી કાઢો છો તે પરમાણુ પરબિડીયાથી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમથી ગોલ્ગી સંકુલથી વેસિકલ સુધીની બધી રીતે ત્યાં એક સાતત્ય છે અને ત્યાં એક સાતત્ય છે અને સામગ્રીનો પ્રવાહ કોષની બધી જુદી જુદી દિશાઓમાં થાય છે તેથી તે એન્ડો મેમ્બ્રેન સિસ્ટમનું મહત્વ છે પછી જો તમે એવી વનસ્પતિઓ વિશે વાત કરો કે જેમણે પ્રાણીઓથી વિપરીત આ નોંધપાત્ર પ્રવૃત્તિ વિકસાવી છે અને સૌર ઊર્જાને તમે જેને ગ્લુકોઝની રાસાયણિક ઊર્જા કહો છો તેમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા વિકસાવી છે તો તમારી પાસે એક વધારાનું સેલ ઓર્ગેનેલ છે જેને ક્લોરોપ્લાસ્ટ કહેવામાં આવે છે મિટોકોન્ડ્રિયાની જેમ ક્લોરોપ્લાસ્ટમાં 2 પટલ બાહ્ય પટલ આંતરિક પટલ એક મેટ્રિક્સ હોય છે જેને સ્ટ્રોમા કહેવામાં આવે છે અને પછી તમે જોશો કે આ ક્લોરોપ્લાસ્ટમાં સિક્કા જેવી રચનાઓની આ ગોઠવણી છે જેને ગ્રેનમ કહેવામાં આવે છે દરેક સિક્કો તમે કલ્પના કરી શકો છો ચાલો આપણે ૧ રૂપિયાના સિક્કાના સમૂહને કહીએ અને તમે તેને એક બીજાની ઉપર મૂકવાનું શરૂ કરો દરેક સિક્કાને થાઇલેકોઇડ કહેવામાં આવશે અને ત્યારબાદ થાઇલેકોઇડનો આખો સ્ટેક ગ્રેનમ તરીકે ઓળખવામાં આવશે તો આ થાઇલેકોઇડનો હેતુ શું છે હવે આ મેમ્બ્રેન જેવી ડિસ્ક છે જે અનિવાર્યપણે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સને આશ્રય આપે છે અથવા મને કહેવા દો કે આ દરેક ડિસ્કમાં આ એન્ટેના જેવા કોમ્પ્લેક્સ છે જે યોગ્ય રીતે ઓરિએન્ટેડ છે જેથી તેઓ સૂર્યપ્રકાશને પકડી શકે હવે તે જ સુંદરતા છે અહીં તમે જોશો કે પટલ ચપટા હોય છે અને તે આ બધા એન્ટેના જેવા અણુઓથી જડિત હોય છે જે બીજું કશું જ નહીં પણ રંજકદ્રવ્યોના સમૂહ સિવાય બીજું કશું જ નથી સૌથી સામાન્ય એક કે જેના માટે છોડ લીલા રંગના હોય છે તે હરિતદ્રવ્ય છે આમ હરિતદ્રવ્યના આ તમામ અણુઓ થાઇલેકોઇડ તરીકે ઓળખાતી આ ફ્લેટન ડિસ્કમાં એન્ટેના લાઇટ હાર્વેસ્ટિંગ એન્ટેનાની જેમ સુંદર રીતે ગોઠવે છે અને થાઇલેકોઇડ મેમ્બ્રેન સ્ટેકમાં અસ્તિત્વ ધરાવે છે અને અહીંથી જ તમે આ અંગમાં સૂર્યપ્રકાશનું ગ્લુકોઝમાં રૂપાંતર જોવાનું શરૂ કરો છો તેથી આ તે કંઈક છે જે તમને ફરીથી ક્લોરોપ્લાસ્ટમાં જોવા મળે છે અને ક્લોરોપ્લાસ્ટમાં પણ તેના પોતાના ડીએનએ અને રિબોસોમ્સ છે તો ચાલો આપણે પ્રાણી કોષ તરફ જોઈએ અને તે બધામાં શું હશે અને આ કવાયતમાં તમે જોઈ શકો છો કે અહીં મોટાભાગનો મધ્ય ભાગ જેને તમે ન્યુક્લિઓલસ કહો છો તે છે આ સમગ્ર માળખું છે જેને તમે ન્યુક્લિયસ કહો છો ન્યુક્લિયસ એન્ડો મેમ્બ્રેન સિસ્ટમમાં વિસ્તૃત થતું રહે છે જેમાં રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સ્મૂધ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ અને ગોલ્ગી સંકુલનો સમાવેશ થાય છે અને તમે જોશો કે ચેનલોના આ નેટવર્ક્સમાં જ કોષોના પ્રોટીન અને અન્ય ઘટકોની છટણી પ્રક્રિયા પેકેજિંગ અને ડિલિવરી થાય છે ગોલ્ગી સંકુલ પછી તેની સામગ્રીનું પેકેજિંગ કરવાનું સમાપ્ત કરે છે સામગ્રી કાં તો બહાર અથવા મિટોકોન્ડ્રિયામાં પહોંચાડવાનું શરૂ કરે છે આ મિટોકોન્ડ્રિયા છે જો જરૂર પડે તો મિટોકોન્ડ્રિયામાં અને અથવા બહારની તરફ પહોંચાડવાનું શરૂ કરે છે અને આ રચનાઓ તે છે જેને તમે વેસિકલ્સ તરીકે ઓળખાવો છો કોશિકાનું સમગ્ર અસ્તિત્વ પછી સૌથી બાહ્ય પટલથી ઘેરાયેલું હોય છે જેને તમે પ્લાઝ્મા મેમ્બ્રેન કહો છો અને સમગ્ર કોષ આકારમાં રાખવામાં આવે છે કારણ કે તેમાં આ ફાઇબર હોય છે જે સાઇટોસ્કેલેટન છે તમને નળાકાર પદાર્થો પણ મળે છે જે સાઇટોસ્કેલેટનનો એક ભાગ છે જે માઇક્રોટ્યુબ્યુલ્સ છે અને ખાસ કરીને પ્રાણીઓના કોષોમાં એક ધ્રુવીય છેડે તમને આ માઇક્રોટ્યુબ્યુલ જેવી રચનાઓની એક જોડી જોવા મળે છે જેને સેન્ટ્રિઓલ્સ તરીકે ઓળખવામાં આવે છે આ બધા ઉપરાંત તમે એ પણ જુઓ છો કે પ્રાણીઓના કોષોમાં કેટલાક અન્ય વિશેષ અંગો હોય છે જેને લાઇસોસોમ કહેવામાં આવે છે હવે આ શું છે આ બીજું કશું જ નહીં પણ કચરો એકઠો કરનારાઓ છે તેથી જો કોઈ કોષ આટલું બધું કાર્ય કરી રહ્યો હોય તો દેખીતી રીતે જ તે પુષ્કળ કચરો પેદા કરશે જેને એકત્રિત કરવાની અને યોગ્ય રીતે પ્રક્રિયા કરવાની અને કાઢી નાખવાની જરૂર છે અને તે લાઇસોસોમમાં થાય છે ઉદાહરણ તરીકે પ્રાણી કોષો તેના પ્રોપેલરની મદદથી વધુ આગળ ધપાવશે જે ફ્લેગેલા સિવાય બીજું કશું જ નથી આ ફ્લેગેલા પ્લાઝ્મા મેમ્બ્રેનની બહાર સુધી વિસ્તરે છે અને આંતરિક રીતે તેમાં મોટરો હોય છે જે માઇક્રોટ્યુબ્યુલ્સથી બનેલી હોય છે અને પછી પ્લાઝ્મા મેમ્બ્રેન પણ હોય છે કેટલાક કોષોમાં તે સપાટીના વિસ્તારને વધારવા માટે પોતાને ફોલ્ડ કરવાનું ચાલુ રાખે છે આને વિલી અથવા માઇક્રોવિલી તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને આ કોષોમાં જોવા મળે છે ઉદાહરણ તરીકે જે તમારા આંતરડાના માર્ગને અસ્તર કરે છે જ્યાં આ ફોલ્ડિંગ્સ કોષને મંજૂરી આપવામાં મદદ કરશે ચાલો આપણે કહીએ કે પોષક તત્વોના વધુને વધુ શોષણ માટે વધુ ને વધુ સપાટી વિસ્તાર તેથી જ્યારે પોષક તત્વોના શોષણ માટે જ્યારે તેની જરૂરિયાત હોવી જોઈએ ત્યારે આ આંતરડાના કોષોમાં થઈ શકે છે તેથી પ્રાણી કોષ આ રીતે દેખાય છે તેથી તેમ છતાં તે એકદમ જટિલ લાગે છે હું ફરીથી પુનરાવર્તન કરવા માંગુ છું કે કોષોના આ દરેક ઘટકો એકબીજા સાથે ક્રોસટોકમાં છે તેઓ એકબીજા સાથે માત્ર ક્રોસટોકમાં જ છે અને દરેક સમયે ગતિશીલ ક્રિયાપ્રતિક્રિયા થઈ રહી છે એટલું જ નહીં કોષ બહારની વસ્તુઓને પણ સંવેદના આપે છે અને તે મુજબ પ્રતિસાદ આપે છે હવે આ સામાન્ય લાક્ષણિકતાઓ છે જે તમે જોશો અને આમાંના ઘણા બધા અંગો તમને ફરીથી ન્યુક્લિયસ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ સ્મૂધ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ ગોલગી કોમ્પ્લેક્સ મિટોકોન્ડ્રિયા જેવા છોડના કોષમાં ફરીથી દેખાશે આ ઉપરાંત પ્રકાશસંશ્લેષણ મશીનરી હોવાથી તમને ક્લોરોપ્લાસ્ટ મળશે આ ઉપરાંત 2 વધારાની લાક્ષણિકતાઓ છે જે તમે છોડમાં જુઓ છો એક રીત કે જેના દ્વારા છોડના કોષો જમીન પર પકડે છે અને તેમના પર કોઈપણ પ્રકારના હુમલાનો પ્રતિકાર કરે છે તે પ્લાઝ્મા મેમ્બ્રેનની બહાર એક વધારાનું સ્તર ધરાવે છે જેને કોષની દિવાલ કહેવામાં આવે છે અને આ કોષની દિવાલ પૃથ્વીની સપાટી પર ઉપલબ્ધ સૌથી મોટા પોલિમરમાંથી એકની બનેલી છે જે સેલ્યુલોઝ છે અને આ સેલ્યુલોઝ એવી વસ્તુ છે જેનો ઉપયોગ તમે અને હું દૈનિક ધોરણે કરીએ છીએ કારણ કે અમારા બધા સુતરાઉ કપડાં સેલ્યુલોઝ રેસાઓથી બનેલા સિવાય બીજું કશું જ નથી તેથી પ્રાણીઓના કોષોની જેમ વનસ્પતિના કોષોમાં પણ માઇક્રોફિલામેન્ટ્સ માઇક્રોટ્યુબ્યુલ્સ અને અન્ય તમામ અંગો હોય છે ઉપરાંત તેઓ કેન્દ્રિય મોટા અંગો ધરાવે છે જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તે આ ઓર્ગેનેલ છે જે તેની આંતરિક સામગ્રીમાં સંપૂર્ણ પાણીનો સંગ્રહ કરે છે તો ચાલો આપણે પાછા જઈએ અને જોઈએ કે પ્રોકેરિયોટિક અને યુકેરીયોટિક કોષો વચ્ચે શું સમાનતા છે જ્યારે મેં વિવિધતા વિશે વાત કરી ત્યારે મેં આ બધું કહ્યું હતું વિવિધતા ન્યુક્લિયસની હાજરી અથવા ગેરહાજરી પટલ બાઉન્ડ ઓર્ગેનેલ્સની હાજરી અથવા ગેરહાજરીના સંદર્ભમાં હતી હવે ચાલો આપણે એકીકૃત સુવિધા જોઈએ કારણ કે મેં કહ્યું તેમ જીવનમાં સામાન્ય સુવિધાઓ છે અને તે એકીકૃત સુવિધાઓ તરીકે શું છે અને એકીકૃત લાક્ષણિકતાઓ આ છે જે રીતે માહિતીને કોડ કરવામાં આવે છે જેને તમે આનુવંશિક કોડ કહો છો તે પ્રોકેરીયોટ્સ અને યુકેરીયોટ્સ વચ્ચે સમાન છે જે રીતે આ આનુવંશિક કોડને ઉકેલવામાં આવે છે અથવા વાંચવામાં આવે છે અને અર્થઘટન કરવામાં આવે છે તે ટ્રાન્સક્રિપ્શનની પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તે એકદમ સંરક્ષિત છે પ્લાઝ્મા મેમ્બ્રેનનું માળખું અને જૈવિક પ્રવૃત્તિ આ કોષોની સૌથી બાહ્ય સીમા સમાન હોય છે આ કોષો દ્વારા ઉપયોગમાં લેવાતી મશીનરી પણ તેમના ડીએનએને પુત્રી કોશિકાઓ સુધી પહોંચાડે તે પહેલાં અથવા ટ્રાન્સક્રિપ્શન દ્વારા ડીકોડિંગ પ્રક્રિયા અથવા તેને પ્રોટીનના વાસ્તવિક ઉત્પાદનમાં રૂપાંતરિત કરવા માટે ઉપયોગમાં લેવાય છે જેને તમે અનુવાદ કહો છો તે બેક્ટેરિયાથી માંડીને મનુષ્યમાં એકદમ સંરક્ષિત છે પછી એટીપી મશીનરીનું સંશ્લેષણ કરે છે યાદ રાખો કે આપણે મિટોકોન્ડ્રિયામાં F0 F1 કણ વિશે વાત કરી હતી તેનું આર્કિટેક્ચર અને તેની ક્રિયાની રીત ઉત્ક્રાંતિમાં એકદમ સંરક્ષિત છે પ્રકાશસંશ્લેષણ માટેની મશીનરી પણ બેક્ટેરિયામાં આપણે સાયનોબેક્ટેરિયા વિશે વાત કરી હતી ખરું ને છોડના કિસ્સામાં તમારી પાસે ક્લોરોપ્લાસ્ટ છે તો તમે જોશો કે ત્યાં મોટા પ્રમાણમાં સમાનતા છે અને પછી કેટલીક પ્રતિક્રિયાઓ જે સામાન્ય રીતે જીવનમાં થાય છે તેમાંની સૌથી સરળ પ્રક્રિયા એ પ્રતિક્રિયા છે જ્યાં ગ્લુકોઝ જે તમારી સંગ્રહિત ઊર્જા છે તે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિભાજિત થાય છે આ એટીપીના સ્ત્રાવ માટે સાઇટોપ્લાસમ અને મિટોકોન્ડ્રિયામાં થાય છે આ પ્રક્રિયા જ્યાં ગ્લુકોઝ પ્રથમ પાયરુવેટમાં રૂપાંતરિત થાય છે અને આ પ્રથમ પગલું સાયટોપ્લાસમમાં થાય છે આને તમે ગ્લાયકોલિસિસ કહો છો સાયટોપ્લાસમમાં આ મશીનરી જે ગ્લુકોઝ ઇન્ટરમિડિયેટને વિભાજિત કરે છે તેના મધ્યવર્તી અણુને પાયરુવેટ તરીકે ઓળખવામાં આવે છે તે યુકેરીયોટ્સના પ્રોકેરીયોટ્સમાં સંરક્ષિત છે તો ચાલો આપણે બેક્ટેરિયા આર્કિયા અને યુકેરીયોટ્સ સાથેની તુલના જોઈએ મેં કહ્યું તેમ બેક્ટેરિયા અને આર્કિયા પ્રોકેરિઓટ્સના છે ખરું ને અને પછી તમારી પાસે યુકેરીયોટ્સ છે જો તમે ન્યુક્લિયસને જુઓ તો તે બેક્ટેરિયામાં હાજર નથી તે આર્કિયામાં હાજર નથી તે બંને પ્રોકેરીયોટ્સ છે પરંતુ યુકેરીયોટ્સમાં તે ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત થયેલ છે જો તમે ડીએનએ અથવા જનીન માળખું જોશો તો ડીએનએ બેક્ટેરિયા અને આર્કીયામાં વર્તુળાકાર છે પરંતુ યુકેરીયોટ્સના કિસ્સામાં તે વધુ જટિલ છે અને ક્રોમેટીનની મદદથી ન્યુક્લિયસની અંદર ગોઠવાય છે અને કોષ વિભાજન સમયે કેન રેખીય રંગસૂત્રોમાં રૂપાંતરિત થાય છે બેક્ટેરિયા અને આર્કીયામાં શ્રમના કોઈ વિભાજનના કોઈ પુરાવા નથી તેથી તમને કોઈ સેલ ઓર્ગેનેલ્સ દેખાતા નથી પરંતુ તમે યુકેરીયોટ્સમાં ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત સેલ ઓર્ગેનેલ્સ જુઓ છો જો તમે બેક્ટેરિયા અને આર્કિયાના કિસ્સામાં પ્રજનનની રીત પર નજર નાખો તો પ્રજનનની રીત અજાતીય છે પરંતુ યુકેરીયોટ્સ પ્રજનનની જાતીય અને અજાતીય બંને રીત દર્શાવે છે તેથી મારી અગાઉની સ્લાઇડમાં મેં કહ્યું હતું કે ત્યાં પુષ્કળ સમાનતાઓ હતી છતાં તફાવતો છે તો તે કેવી રીતે છે કે યુકેરીયોટ્સ અસ્તિત્વમાં આવ્યા મારો કહેવાનો અર્થ એ છે કે આ એક મૂંઝવણભર્યો પ્રશ્ન રહ્યો છે અને આજે આપણી પાસે જે ઉપલબ્ધ પુરાવાઓ છે તેના દ્વારા તેનો આંશિક જવાબ આપવામાં આવે છે પરંતુ હું તે સુધી પહોંચું તે પહેલાં મારે તમને થોડી શરતો સમજાવવી પડશે ઓટોટ્રોફ ઓટોનો અર્થ થાય છે સ્વ ટ્રોફિકનો અર્થ થાય છે સંશ્લેષણ ખોરાકનું સંશ્લેષણ વનસ્પતિની જેમ પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે તેવા સજીવોને ઓટોટ્રોફ કહે છે પ્રાણીઓ કે જે અન્ય પર આધાર રાખે છે જેમ કે પ્રાણીઓ જે વનસ્પતિ પર આધાર રાખે છે તેને હેટરોટ્રોફિક કહેવામાં આવે છે તેથી આ ઓટોટ્રોફ માં છોડ હશે આ હેટરોટ્રોફ સાયનોબેક્ટેરિયા હશે જ્યારે આમાં પ્રાણીઓ અમીબા વગેરે હશે હવે જો તમને યાદ આવે કે આપણે પૃથ્વીના ઉદ્ભવ અને જીવનની ઉત્પત્તિ વિશે વાત કરી રહ્યા હતા તો મેં વાત કરી હતી કે લગભગ ૩ ૮ અબજ વર્ષ પહેલાં અહીંની આસપાસ ક્યાંક જીવનની ઉત્પત્તિ થઈ હતી અને પછી ઘણા લાંબા સમય સુધી પૃથ્વીનું વાતાવરણ ઘટતું જતું હતું પછી અચાનક પ્રકાશસંશ્લેષણના આગમનને કારણે વાતાવરણ ઓક્સિડાઇઝ થવા લાગ્યું ખરું ને હવે સજીવોના સમૂહ કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં તેમના ગ્લુકોઝને તોડવામાં સફળ થઈ શકે છે તેને એનેરોબિક સજીવ કહેવામાં આવે છે એનો અર્થ એ થયો કે આ લોકો ગ્લુકોઝને તોડીને તેમાંથી ઊર્જા મેળવી શકે છે ગ્લુકોઝને લેક્ટિક એસિડ અથવા ઇથેનોલમાં ફેરવી નાખે છે જ્યારે જે સજીવો પાછળથી પર્યાવરણનું ઓક્સિડેશન થયું છે તેમણે હવે તે વાતાવરણીય ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે અને હજી પણ ગ્લુકોઝને તોડવા માટે કેટલીક વધુ પદ્ધતિઓ વિકસાવવી જોઈતી હતી તેથી જે સજીવો ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિભાજન કરે છે તેમને એરોબિક સજીવ કહેવામાં આવે છે તેથી જો તમે પૃથ્વીના ઇતિહાસ તરફ નજર નાખો તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે પ્રારંભિક તબક્કો ઘટી રહ્યો છે અચાનક એક દબાણ સર્જાય છે જેને હું ફરીથી ડાર્વિનના સિદ્ધાંતની દ્રષ્ટિએ કુદરતી પસંદગી તરીકે કહીશ તમારા પર અચાનક દબાણ સર્જાય છે કારણ કે વાતાવરણ ખૂબ જ ઓક્સિડાઇઝ્ડ થઈ જાય છે તેનો અર્થ એ કે સજીવે એક પ્રક્રિયા વિકસિત કરવી જોઈએ જેના દ્વારા તેની આસપાસ ઓક્સિજન હોવા છતાં તે ટકી રહેવા માટે સક્ષમ હોવું જોઈએ તેથી આ પૃષ્ઠભૂમિ સાથે ચાલો આપણે તે સિદ્ધાંત તરફ નજર કરીએ જે યુકેરીયોટ્સના મૂળને સમજાવે છે અને તેને એન્ડો સિમ્બાયોન્ટ થિયરી તરીકે ઓળખવામાં આવે છે તે જે કહે છે તે એ છે કે જીવન ખૂબ જ સરળ ડીએનએ સાથે પ્રોકેરિયોટિક કોષ તરીકે શરૂ થયું હતું પરંતુ તે સમયે ક્યાંક જ્યારે જરૂર પડી હતી વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધુ હોવાને કારણે કેટલાક બેક્ટેરિયાએ આવી ઓક્સિડાઇઝિંગ પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા વિકસાવી હોવી જોઈએ અને તેઓ વાતાવરણીય ઓક્સિજનનો ઉપયોગ કરવામાં સક્ષમ હતા અને તેથી તેઓ એરોબિક બેક્ટેરિયા હતા તો ક્યાંક ઉત્ક્રાંતિ દરમિયાન એનએરોબિક બેક્ટેરિયાએ ટકી રહેવા માટે આ એરોબિક બેક્ટેરિયાને ઘેરી લીધા હશે ખરું ને અને આ એરોબિક બેક્ટેરિયા આખરે આપણે જેને આજના મિટોકોન્ડ્રિયા કહીએ છીએ તે બની ગયા તેની સાથે સાથે એવું પણ બન્યું હોવું જોઈએ એક સાથે અથવા તો પછીથી પણ તે જ સમયે પ્લાઝ્મા પટલનું ઇન્વેગિનેશન થવાનું શરૂ થયું હોવું જોઈએ અને તેના કારણે આપણે આજે જેને આપણી એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ તરીકે જોઈએ છીએ તે તરફ દોરી ગયું હોવું જોઈએ અને ફરીથી જો પોષક તત્વોની અછત હોય તો આમાંના કેટલાક સજીવોને સમજાયું હશે કે જ્યાં સુધી તેઓ તેમના પોતાના ખોરાકનું સંશ્લેષણ કરવાની ક્ષમતા વિકસાવે નહીં ત્યાં સુધી તેઓ તેમની જાતે જ ટકી શકતા નથી અને બેક્ટેરિયાના કેટલાક સમૂહે પ્રકાશસંશ્લેષણની તે ક્ષમતા વિકસાવી હોવી જોઈએ જેથી આ સજીવ પ્રકાશસંશ્લેષણ બેક્ટેરિયાને પણ ઘેરી શકે છે જે પાછળથી આજનું ક્લોરોપ્લાસ્ટ બન્યું હતું તેથી તે આ જંકશન પર છે જ્યાં છોડ વિકસિત થયા હોવા જોઈએ જ્યારે જે ઓટોટ્રોફિક બની શક્યા નથી તે પ્રાણી ફૂગ અથવા પ્રોટિસ્ટ જૂથ બનવાનું ચાલુ રાખે છે તેથી એન્ડો સિમ્બાયોન્ટ થિયરી કહે છે કે તે કહે છે કે ઉત્ક્રાંતિ દરમિયાન એનએરોબિક બેક્ટેરિયાથી બચવા માટે એરોબિક બેક્ટેરિયાએ એક એરોબિક બેક્ટેરિયાને ઘેરી લીધા હોવા જોઈએ અને તેના કારણે અમુક પ્રકારનું સહજીવન થયું હોવું જોઈએ જે પરસ્પર લાભદાયક સંબંધ છે જે પછી મિટોકોન્ડ્રિયાની અંતિમ ઉત્ક્રાંતિ તરફ દોરી જશે અને તે જ રીતે છોડના કિસ્સામાં પ્રારંભિક પ્રકાશસંશ્લેષણ બેક્ટેરિયાની ભરમાર થઈ હોવી જોઈએ જે તે પછી ક્લોરોપ્લાસ્ટમાં વિકસિત થવાનું સમાપ્ત થયું છે પણ સિદ્ધાંતો સિદ્ધાંતો છે શું તમારી પાસે પુરાવા છે અને આપણે કરીએ છીએ અમુક અંશે જો તમે આજના યુકેરીયોટના મિટોકોન્ડ્રિઅલ ડીએનએ જોશો તો તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પ્રોકેરિયોટિક ડીએનએ જેવું જ છે એટલું જ નહીં જો તમારે મિટોકોન્ડ્રિયા રિબોસોમ્સને રાસાયણિક માળખાની દ્રષ્ટિએ જોવા મળે છે તો તેના કદની દ્રષ્ટિએ તે પ્રોકેર્યોટિક રિબોસોમ્સ જેવા જ છે અને આ મિટોકોન્ડ્રિઅલ રિબોસોમ્સ ધ્યાનમાં રાખો કે રિબોસોમ્સ કરતા અલગ છે જે બાકીના કોષના સાયટોપ્લાસમમાં જોવા મળશે તેથી જો તમે પ્રાણી કોષ લો છો તો સાયટોપ્લાસમમાં પ્રાણી કોષમાં પણ રિબોસોમ્સ હશે માઇટોકોન્ડ્રિયા હશે અને મિટોકોન્ડ્રિયાની અંદર તેને રિબોઝોમ પણ હશે પરંતુ મિટોકોન્ડ્રિયામાં આ રિબોસોમ બેક્ટેરિયાના રિબોસોમ જેવું જ છે જ્યારે આ રિબોસોમ અલગ છે તેથી સ્પષ્ટ છે કે તેમાં સમાનતાઓ છે એ જ રીતે ક્લોરોપ્લાસ્ટ અને મેં તમારી સાથે જે યંત્રની વાત કરી હતી તે યંત્રના કિસ્સામાં પણ તમને આ જ પ્રકારની સામ્યતા જોવા મળે છે F0 F1 કણનું માળખું F0 F1 કણ જે પ્રયુક્તિ દ્વારા કાર્ય કરે છે તે પ્રોકેરીયોટ્સ જેવું જ રહ્યું છે આમ આપણે માનીએ છીએ કે આજના યુકેરીયોટ્સ ખરેખર પ્રોકેરીયોટ્સમાંથી વિકસિત થયા છે તેથી હું આ વિડિઓને એમ કહીને સમાપ્ત કરવા માંગુ છું કે યુકેરીયોટ્સ પ્રોકેરીયોટ્સ કરતા ઘણા વધુ વિકસિત થયા છે તેઓ પ્રોકેરીયોટ્સમાંથી બહાર આવ્યા હોય તેવું લાગે છે અને તેઓ ખૂબ જ સારી રીતે વ્યાખ્યાયિત ન્યુક્લિયસ અને શ્રમનું ખૂબ જ સારું વિભાજન ધરાવે છે જે ચોક્કસપણે જટિલતા પ્રદાન કરે છે પરંતુ તે શરીરની કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે જે પ્રોકેરિઓટ્સના કિસ્સામાં ન હોઈ શકે કેટલાક દલીલ કરી શકે છે કે આ હોવા છતાં પ્રોકેરીયોટ્સ સંભવતઃ શ્રેષ્ઠ સ્વરૂપો છે તે હકીકતને ધ્યાનમાં રાખીને કે તેઓ છેલ્લા 3 8 અબજ વર્ષોથી આ પૃથ્વી પરના તમામ પ્રકારના આક્રમણોથી બચવામાં સફળ રહ્યા છે ઠીક છે હું તે નિર્ણય તમારા માટે છોડી દઉં છું પરંતુ હું ગ્લેન વોલ્કેનફેલ્ડ દ્વારા સેલ સ્ટ્રક્ચરના કેટલીક વિડિઓઝ સૂચવવા માંગું છું અને ત્યાં એક ખૂબ જ રસપ્રદ વિડિઓઝ છે જેઓ સેલ પર આ મનોરંજક ગીતને જોવા માટે સંગીતની રીતે વલણ ધરાવે છે અને આશા રાખું છું કે હું તમને ફરીથી આગામી વિડિઓમાં મળીશ જ્યાં આપણે સેલ ચક્ર અને સેલ વિભાગના અન્ય પાસાઓ વિશે વાત કરીશું